રિગ્રેસનની તકનીકો પરના આ વ્યાખ્યાનમાં તમારુ સ્વાગત છે આજે હું તમને રેખીય રિગ્રેસનની પદ્ધતિઓનો પરિચય આપીશ તે ડેટાના એનાલિસિસ અને મોડલ બનાવવા માટે ખુબ જ લોકપ્રિય તકનીક છે આપણે અમુક પ્રેરણાદાયક ઉદાહરણથી શરૂઆત કરીશું તે રિગ્રેસન શું કરે છે તેનો ઉપયોગ ફંકશનલ સંબંધ અથવા તો મોડલ બનાવવા માટે થાય છે તેનો ઉપયોગ આશ્રિત વેરીએબલ અથવા તો તેમાંના ઘણા વેરીએબલો વચ્ચે અને સ્વતંત્ર વેરીએબલ કે જે એકથી વધારે હોય તેમની વચ્ચે ફંકશનલ સંબંધ બનાવવા માટે થાય છે આપણે તે વેરીએબલો અને તેઓને ઇરાદાપૂર્વક તમે કેવી રીતે પસંદ કરો છો તે પણ જોઈશું મૂળભૂત રીતે અહિંયા તમે સામાન્ય કેસ લઇ શકો છો અને મૂળભૂત રીતે 2 વેરીએબલ વચ્ચે સંબંધ બનાવી શકો છો આ સંબંધ ને આપણે મોડલ કહીએ છીએ તેથી સાહિત્યમાં તેને રિગ્રેસન મોડલ બનાવવા તરીકે ઓળખાય છે આપણે તેને મોડલની ઓળખ પણ કહી શકીએ ઘણી વખત તે ઓળખ કે જે રિગ્રેસનમા ખૂબ જ પ્રખ્યાત શબ્દ છે તેનાથી પણ ઓળખાય છે તેથી ચાલો આપણે કોઈ બિઝનેસ કેસનું ઉદાહરણ લઈએ ધારો કે આપણને વેચાણના વોલ્યૂમ પર કિંમત ની અસર શોધવામા રસ છે વાસ્તવિક રીતે આપણે આ અસર શા માટે શોધવા ઇચ્છીએ છીએ આપણે કદાચ તે નક્કી કરવા ઈચ્છા હોય એ કે ક્યા પ્રકારની કિંમત વેચાણ વધે અથવા તો માર્કેટ નો સારો એવો હિસ્સો મળે તેના માટે આપણે વેચાણ કિંમત નક્કી કરવા ઇચ્છતા હોઈએ છીએ તેથી આપણે જાણવા ઈચ્છતા હોઈએ છીએ કે કિંમતની વેચાણ પર શું અસર છે તેથી શું અને શા માટે કરીએ છીએ તે સૌપ્રથમ નક્કી કરવું એ આપણો ધ્યેય હોય છે આ કેસમાં આપણું અંતિમ ધ્યેય x વેચાણ કિંમત છે માર્કેટનો વધારે હિસ્સો મળે તેના માટે આપણે આ સંબંધ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તે જ રીતે ચાલો આપણે એન્જિનિયરિંગનું કોઈ ઉદાહરણ લઈએ આ કેસમાં હું એક પ્રોબ્લેમ જોઉં છું કે જ્યાં હું કોઈ પ્રોડક્ટ ની લાક્ષણિકતા માપવા અથવા અંદાજિત કરવા પ્રયત્ન કરું છું કે જે સહેલાઇથી સાધન દ્વારા માપવી શક્ય નથી છતાં પણ આપણે બીજા વેરિયેબલ માફી આ મુશ્કેલ લાક્ષણિકતાઓને માપવા અથવા અંદાજિત કરવા પ્રયત્ન કરીએ છીએ આ કેસમાં તે મુદ્દો એક પોલીમર ની યાંત્રિક શક્તિ છે તે એક રેખા પર સીધી રીતે માપવું મુશ્કેલ છે બીજી તરફ આ પ્રવૃત્તિની શરતો જેવીકે તાપમાન અને માધ્યમની ચિકાસ માપી શકાય છે અનુમાન પરથી મોડલ મેળવવું શક્ય છે કે જે વિવિધ તાપમાન ચિકાસ વગેરેને યાંત્રિક શક્તિ સાથે જોડે છે પહેલા તમારે મોડલ બનાવવું જોઈએ અને પછી તે મોડલનો ઉપયોગ વિવિધ તાપમાન અને ચિકાસ માટે યાંત્રિક શક્તિ અંદાજિત કરવા કરી શકો સાહિત્યમાં આવા મોડલ પણ જાણીતા છે કે જે સોફ્ટ સેન્સર અથવા તો સોફ્ટવેર સેન્સર તરીકે ઓળખાય છે અને વ્યવહારમાં આ મોડલ ખૂબ જ ઉપયોગી છે સાધનો દ્વારા જે માપવી ખૂબ જ મુશ્કેલ છે તેવી કિંમતો નો અંદાજ આવી શકે છે પરોક્ષ રીતે તમે આ મોડલ અને બીજા વેરિએબલ પરથી તેને અંદાજિત કરો છો હા તેવા કેસ છે કે જ્યાં હેતુ ખૂબ જ સ્પષ્ટ હોય છે અને આ હેતુ માટે આપણે મોડલ બનાવીએ છીએ તમે જે ક્ષેત્રમાં કાર્ય કરતા હોય તેના આધારે આ હેતુ નક્કી થાય છે તેથી રિગ્રેસન એ ડેટા સાથે વ્યાપક પણે વપરાતી આંકડાકીય તકનીક છે અને તેમાં અહીંયા મુખ્યત્વે 2 વિચાર આવેલા છે આશ્રિત વેરિયેબલ કે જે સાહિત્યમાં રિસ્પોન્સ વેરિએબલ અથવા રિગ્રેસાંડ અથવા અનુમાનીત વેરિએબલ અથવા સરળ રીતે આઉટપુટ વેરિએબલ કહેવાય છે વેરિએબલ કે જેનું આઉટપુટ આપણે મોડલ પરથી અનુમાન કરવાની આશા રાખીએ છીએ તેથી આ આઉટપુટ વેરિએબલ ને સાંકેતિક રીતે y વડે દર્શાવાય છે અહીંયા બીજી તરફ આપણી પાસે સ્વતંત્ર વેરિએબલ આવેલા છે કે જે સાહિત્યમાં ઘણી વખત પ્રેડિક્ટર વેરિએબલ અથવા રીગ્રેસર વેરિએબલ કે જે પ્રેડિક્ટેડ અને રિગ્રેસાંડ નો વિરોધી છે અથવા તે એક્સપ્લોરેટરી વેરિએબલ અથવા સરળ રીતે ઈનપુટ વેરિએબલ તરીકે ઓળખાય છે આપણે અહીંયા સ્વતંત્ર વેરિએબલ શબ્દો વાપરીશું અને રિસ્પોન્સ વેરિએબલ માટે આશ્રિત વેરિએબલ શબ્દો વાપરીશું આ ચર્ચામાં બીજા કોઈ શબ્દ નહિ ઉપયોગ કરીએ તેથી સ્વતંત્ર વેરિએબલ ને x વળે દર્શાવવામાં આવે છે તેથી આપણી પાસે કહીએ તો એક સામાન્ય કેસ માટે ધારીએ કે એક સ્વતંત્ર વેરિએબલ છે કે જેને x વડે દર્શાવીશુ અને અને બીજો આશ્રિત વેરિએબલ છે કે જેને આપણે y વડે દર્શાવીશુ ત્યાં અમુક વર્ગીકરણ થયેલા છે અને અમે તેમનો સંક્ષિપ્તમાં ખ્યાલ આપીશું તેને આપણે યુનિવેરીયેટ 2 રિગ્રેસન પ્રોબ્લેમ અથવા મલ્ટીવેરીયેટ રિગ્રેસન પ્રોબ્લેમ કહીએ યુનિવેરીયેટ એ તમને મળતો સૌથી સરળ રિગ્રેસન પ્રોબ્લેમ છે કે જેમાં ફક્ત 1 આશ્રિત વેરિએબલ અને 1 સ્વતંત્ર વેરિએબલ આવેલા હોય છે બીજી તરફ જો તમે મલ્ટીવેરીયેટ રિગ્રેસન પ્રોબ્લેમ ની વાત કરશો તો તેમાં તમને એકથી વધારે આશ્રિત વેરિએબલ અને એકથી વધારે સ્વતંત્ર વેરિએબલ મળશે તેથી આ વિષયને સમજવા માટે કોઇ સરળ પ્રોબ્લેમ લઈ અને તેને સંપૂર્ણ રીતે સમજવો તે સારું રહેશે અને પછી તેમાં વધારો કરી અને અનુસરવું સરળ રહેશે રેખીય વિરુદ્ધ અરેખીય રિગ્રેસન પણ આપણે લઈ શકીએ રેખીય રિગ્રેસન કે જે આપણે સ્વતંત્ર અને આશ્રિત વેરિએબલ વચ્ચે સંબંધ ઈચ્છીએ તે રેખીય ફંક્શન છે જ્યારે અરેખીય રિગ્રેસન પ્રોબ્લેમમાં સ્વતંત્ર અને આશ્રિત વેરિએબલ વચ્ચે ફંક્શનલ સંબંધ આર્બીટ્રરી હોઈ શકે ક્વાડ્રેટીક હોઈ શકે સાઇનોસોઇડલ હોઈ શકે અથવા આર્બીટ્રરી અરેખીય ફંકશન હોઈ શકે અને આપણે એવું કોઈ અરેખીય ફંકશન શોધવા ઇચ્છીએ છીએ કે જે આ સંબંધને સારી રીતે વર્ણવે કે જે અરેખીય રિગ્રેસનનો એક ભાગ છે આપણે આ રિગ્રેસનને સીંપલ અને મલ્ટીપલ એમ વર્ગીકરણ કરી શકીએ એક સ્વતંત્ર વેરિએબલ અને એક આશ્રિત વેરિએબલ એ સીંપલ રિગ્રેસન નો કેસ છે જેને SISO સિસ્ટમ કહેવાય છે અને મલ્ટીપલ રિગ્રેસન રેખીય રિગ્રેસન ના કેસમાં એક થી વધારે સ્વતંત્ર વેરિએબલ અને એક આશ્રિત વેરિએબલ આવેલા હોય છે તેને MISO કહેવાય છે તેથી આ બધા રિગ્રેસન ને દર્શાવવાના વિવિધ રસ્તાઓ છે આપણે શરૂઆત હંમેશા સરળ પ્રોબ્લેમથી કરશો કે જે સીંપલ રેખીય રિગ્રેસન છે કે જેમાં એક સ્વતંત્ર વેરિએબલ અને એક આશ્રિત વેરિએબલ આવેલા છે તેનું સંપૂર્ણપણે વિશ્લેષણ કરશુ તેથી આપણે કવાયત શરુ કરતા પહેલા વિવિધ પ્રશ્નો પૂછવા માંગીએ છીએ કે શું સાચે જ આ વેરિએબલ વચ્ચે સંબંધ છે અને જો આપણે એવું માનીએ કોઈ સંબંધ છે તો પછી આપણે તે સંબંધ રેખીય છે કે નહીં તે શોધવા ઇચ્છતા નથી ખરેખર રેખીય રિગ્રેસનમા આપણે એવી ધારણા સાથે જઈશું કે ત્યાં રેખીય સંબંધ છે પરંતુ તમે સાચે એ જાણવા ઈચ્છો છો કે ત્યાં રેખીય સંબંધ આવેલો છે અને તે કેટલો મજબૂત છે કેટલી પ્રબળ રીતે સ્વતંત્ર વેરિએબલ આશ્રિત વેરિએબલ પર પ્રભાવ પાડશે જ્યારથી આપણે ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારથી આપણને એ જાણવામાં રસ છે કે આ ડેટા ભૂલો વાળો હોય છે અને આપણી પાસે કોઈ એપ્લિકેશન માંથી એકઠુ કરેલું ખૂબ જ નાનું સેમ્પલ હોય છે તેથી આપણે એ પ્રશ્ન પૂછવા ઈચ્છીએ કે આપણા મોડલની ચોકસાઈ શું છે એટલે કે આ મોડલમાં કેટલી ચોકસાઇથી આપણે સંબંધ કે પેરામીટરનું અનુમાન કરી શકીએ અને જો આપણે આ મોડલ નો ઉપયોગ આગાહીના હેતુથી કરીએ તો તે કેટલું સારું છે તેથી આ અમુક પ્રશ્નો છે કે જે આપણે રિગ્રેસન મોડલ બનાવતી વખતે પણ જવાબ આપવા ઈચ્છીએ તેથી તમારી ધારણાના પ્રકાર પ્રમાણે અને પ્રોબ્લેમ કે જેનો તમે સામનો કરો છો તેના પ્રકાર પ્રમાણે સાહિત્યમા રિગ્રેસન કરવા માટે અમુક પદ્ધતિઓ આપેલ છે જે રીતે મેં કહ્યું કે સીંપલ રેખીય રિગ્રેસન ખુબ જ સામાન્ય તકનીક છે અને તેને આપણે સંપૂર્ણ રીતે જોઈશું મલ્ટીપલ રેખીય રિગ્રેસન એ એકથી વધારે સ્વતંત્ર વેરિએબલ માટે તેનું વિસ્તરણ છે પરંતુ જ્યારે તમારી પાસે અમુક વેરિએબલ સ્વતંત્ર વેરિએબલ હોય ત્યારે તમે અમુક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકો છો અને તેના પર વિવિધ રીતે આક્રમણ કરવાનું હોય છે મલ્ટીપલ રેખીય રિગ્રેસનમા આવતી આ પ્રકારની મુશ્કેલીઓ ને હલ કરવા માટે વિવિધ તકનીકો જેવીકે રીજ રિગ્રેસન પ્રિન્સિપાલ કોમ્પોનન્ટ રિગ્રેસન લાસો રિગ્રેસન પાર્સીઅલ લીસ્ટ સ્ક્વેર વગેરે આવેલ છે ખરેખર અરેખીય રિગ્રેસન માટે પુષ્કળ પદ્ધતિઓ આવેલ છે થોડા ઉદાહરણ તરીકે હું કહો તો તમારી પાસે પોલીનોમીઅલ અથવા સ્પ્લાઈન હોઈ શકે કે જ્યાં સમીકરણ કે ફંકશનલ સંબંધ તમારે પહેલા દર્શાવો પડે છે તમારી પાસે ન્યુરલ નેટવર્ક અથવા તો આજે વેક્ટર રિગ્રેસન હોઈ શકે સ્વતંત્ર અને આશ્રિત વેરિએબલ વચ્ચે અરેખીય મોડલ બનાવવા માટે ઘણી પદ્ધતિઓ વપરાય છે હવે ચાલો આપણે સામાન્ય રેખીય રિગ્રેસન લઈએ અને આગળ વધીએ તેથી તમારે એ સમજવું જોઈએ કે રિગ્રેસન ની પ્રક્રિયા એક વખત થવા માટે નથી તે પુનરાવર્તિત સ્વભાવની છે તેથી તમારે પહેલો પ્રશ્ન અમને હેતુ માટે પૂછવો જોઈએ આપણે રિગ્રેસન શરૂ કરીએ તે પહેલા તમારે પૂછવું જોઇએ કે હેતુ શું છે શા માટે આપણે આ મોડલ બનાવવા પ્રયત્ન કરીએ છીએ મેં જેવી રીતે બિઝનેસ કેસ માટે કહ્યું હતું કે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવા માટે આપણે આ મોડલ બનાવીએ છીએ તેથી વેચાણ કિંમત વેચાણ પર કેવી રીતે અસર કરે છે તે જાણવામા તમને સાચે જ રસ છે આ તમે ખરેખર મળેલો હેતુ છે એન્જિનિયરિંગના કેસમાં આપણે કહ્યું હતું કે હેતુ માપવામાં મુશ્કેલ વેરિએબલ ને માપવામાં સહેલા વેરીએબલો થી બદલવું આ મોડલ વિવિધ મોડલનું સંયોજન ઉપયોગ કરે છે અને બીજા માપવામાં સહેલા વેરીએબલનું અનુમાન કરે છે કે જે માપવા મુશ્કેલ છે અને પછી ખરેખર આપણે પ્રવૃત્તિને આ પેરામીટર નો ઉપયોગ કરી નિયંત્રણ કરી શકીએ છીએ તેથી દરેક વસ્તુનો હેતુ સરખી રીતે સ્પષ્ટ થયેલો હોવો જોઈએ પછી તે તમને વેરીએબલ ની પસંદગી તરફ દોરશે આઉટપુટ વેરીએબલ ક્યાં છે જે તમે આગાહી કરવા ઇચ્છો છો અને ઈનપુટ વેરીએબલ ક્યાં છે જે તમે વિચારો છો કે આઉટપુટ વેરીએબલ પર અસર કરશે અને તેથી તમે વેરીએબલનો સમૂહ પસંદ કરશો અને માપ લેશો સેમ્પલ લઇ પ્રયોગની ડિઝાઇન કરશો જેની વાત આપણે આ વ્યાખ્યાનમાં કરી નથી તેથી આપણે વ્યવસ્થિત રીતે આ પ્રયોગને ડિઝાઇન કરશું જેથી અર્થપૂર્ણ ડેટા મળે આપણે મોડલ નો પ્રકાર નક્કી કરવો પડશે જ્યારે આપણે મોડેલ ના પ્રકાર બોલીએ તો તે રેખીય અથવા અરેખીય મોડલ છે તેથી કહીએ તો આપણે એક પ્રકારનું મોડલ પસંદ કર્યું છે પછી તમારે મોડલના પેરામીટર મેળવવા માટેની પદ્ધતિ નો પ્રકાર નક્કી કરવો પડશે કમનસીબે એક વખત તમે તે કર્યા પછી જ્યારે આપણે તે પદ્ધતિનું ઉપયોગ કરશુ ત્યારે તે અમુક ધારણાઓ ના સમૂહ સાથે જોડાયેલી હોય છે કે જેને તમે ચકાસણી અથવા માન્ય કરવી પસંદ કરશો આ મોડલ મેળવવા માટે આપણે કરેલી ધારણાઓ સાચી છે કે ખોટી આ જેના ઉપયોગથી કરવામાં આવ્યું તેને આપણે રેસીડ્યુઅલ એનાલિસિસ અથવા રેસીડ્યુઅલ પ્લોટ કહીએ છીએ તેથી આપણે નિર્ણાયક તરીકે આ રેસીડ્યુઅલનું પરીક્ષણ કરીશું કે આ મોડલ બનાવવા માટે કરાયેલી ધારણાઓ સ્વીકારવા લાયક છે કે નહિ ઘણી વખત તમારી પાસે થોડો ડેટા હોય ડેટા ખુબજ ખરાબ હોય પરંતુ આ તમને પહેલા ખબર હોતી નથી અને તમે પ્રયોગ કરો અને તમને તે ફેંકી દેવાની ઈચ્છા થશે કારણકે તે તમારા મોડલની ગુણવત્તા પર અસર કરશે તેથી તમને આ ખરાબ ડેટાથી છુટકારો મેળવવો ગમશે અને મોડેલ બનાવવા માટે સારા પ્રાયોગિક અવલોકન નો ઉપયોગ કરશો આ ખરાબ ડેટા કેવી રીતે ઓળખવા તે પણ રિગ્રેસનનો ભાગ છે ખરેખર તો તેને દૂર કર્યા પછી આ પ્રવૃત્તિ તમારે ફરી વખત કરવી પડે છે અંતે એક વખત મોડલ બન્યા પછી તમે ખરેખર સંવેદનશીલ એનાલિસિસ કરવા ઇચ્છો એ જો આપણી પાસે ડેટામાં નાની ભૂલ હોય તો તે રિસ્પોન્સ વેરિએબલને કેટલી અસર કરશે વગેરે તેથી આ ખૂબ જ સંવેદનશીલ એનાલિસિસ છે જે તમે કરશો અથવા જો ત્યાં વધારે વેરિએબલ છે તો આપને પૂછવું પડશે કે તે બધા વેરિએબલનું મહત્વ સરખું છે અથવા શું હું તેમાંનો કોઈ એક ઈનપૂટ વેરિએબલ હટાવી શકું વગેરે તેથી આ બધી પ્રવૃત્તિઓ છે જે તમે કરશો અને એક વખત તમને આપેલા ડેટા અને વેરિએબલના સમૂહ પરથી શ્રેષ્ઠ મોડલ બની ગયા પછી તમે આગળ વધશો તેથી આ ડેટા કે જે તમે આ મોડલ અથવા રિગ્રેસન મોડલ બનાવવા ઉપયોગ કર્યો તેને તાલીમ ડેટા કહેવાય છે તમે મોડલનો ઉપયોગ પોતાને તાલીમ આપવા ડેટાનો ઉપયોગ કરવા મોડલને તાલીમ આપવા અથવા મોડલના પેરામીટરનો અંદાજ કરવા માટે કર્યો તેથી જ આ માહિતી સમૂહને પણ તાલીમ ડેટા સમૂહ તરીકે દર્શાવાય છે એક વખત તમે બનાવ્યા પછી તમે ઇચ્છો કે તે કેટલીક સામાન્ય રીતે સ્વતંત્ર વેરિયેબલ ની બીજી કિંમતો માટે આઉટપુટ વેરિયેબલ અથવા તો આશ્રિત વેરિયેબલ ને અંદાજિત કરી શકે છે કે જે તમે પહેલાં જોયું નથી તેથી તે મોડલના પરીક્ષણના તબક્કામાં આવશે તેથી તમે પરીક્ષણ ડેટાનો ઉપયોગ કરી પૂર્ણ મોડલ નું મૂલ્યાંકન કરી રહ્યા છો આ પરીક્ષણ ડેટા તાલીમ ડેટા થી છે તેથી જ્યારે તમે પ્રાયોગિક અવલોકન કરો છો જો તમારી પાસે ખૂબ જ ડેટા હોય અને તમે તેના તાલીમ માટે અને બાકી રહેલા પરીક્ષણ માટે તેમ ભાગ પાડો તો ખરેખર 70 અથવા 80 ટકા ડેટા તાલીમ અથવા પેરામીટર ફીટીંગ માટે હોય છે અને બાકી રહેલા 20 ટકા મોડલના પરીક્ષણ માટે વપરાય છે જો તમારી પાસે મોટા ક્રમાંકમાં ડેટા હોય તો ખરેખર આવું થાય છે જો તમારી પાસે ઓછા ક્રમાંકમાં અવલોકનો હોય તો ત્યાં કંઈક બીજી તકનીકો છે કે જે અમે સમજાવીશું અથવા લખેલા મોડલનું મૂલ્યાંકન ઓછા સેમ્પલ થી કેવી રીતે કરવું તેથી પહેલા એ શોધવું કે આપેલા ડેટા કે જે તેણે પહેલા જોયા નથી તેના પર જે તે મોડેલ કેટલી સારી રીતે આગાહી કરશે એક વખત તમને સંતોષ થઇ જાય પછી તમે રોકાઈ શકો છો નહીંતર જો આ મોડલ કે જે તમે બનાવ્યું છે જોકે કોઈપણ ધારણાઓ નીચે તમે બનાવેલું શ્રેષ્ઠ મોડલ હશે છતાં પણ તે તમારા હેતુ માટે પર્યાપ્ત નથી તો આગળ વધો અને મોડલ નો પ્રકાર બદલો તમે કદાચ હવે અરેખીય મોડલ ધ્યાનમાં લેવાનું પસંદ કરી શકો છો કદાચ ક્વાડ્રેટીક શબ્દ નો પરિચય લઈ શકો અથવા તમે કોઈ વધારે સામાન્ય નમુના જોઈ શકો અને સંપૂર્ણ વસ્તુ ફરીથી કરો કદાચ તે પણ બહાર આવી શકે છે કે તમે કંઈપણ કરો પણ જો સારુ મોડલ ના મેળવી શકો તો પછી તમારે વેરિએબલ ના સમૂહ તરફ અને પ્રયોગ કે જે આપણે કર્યું તેના પ્રકાર તરફ જોવું જોઈએ તેથી કદાચ તેઓની સાથે તે મુશ્કેલ હોઈ શકે કે જે મોડલ ડેવલપમેન્ટના તબક્કામાં અસર કરતી હોય તેથી જ્યારે તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે કદાચ તમે તમારા પ્રાયોગિક ડેટા કે જે તમે એકઠા કરેલ છે તેના તરફ જોવાનું ઈચ્છો તમે પ્રયોગ કેવી રીતે કર્યો તેની જોડે કોઈ પ્રોબ્લેમ થયો અથવા તો જ્યારે તમે વેરિએબલ પસંદ કર્યા અને શું તમે કોઈ મહત્ત્વનું કંઈક ભૂલી ગયા તેથી ત્યાં ખૂબ જ રિગ્રેસન છે આપણે ફક્ત તેનો એક નાનો ભાગ જ વર્ણવિશુ રેખીય કેસ માટે કેવી રીતે બનાવવું અને મોડલ પસંદ કરવું તેના પર સંપૂર્ણ વાર્તા ના કહેતા ફક્ત ટૂંકી વાર્તા કહીશું ધારણાઓ કેવી રીતે ચકાસવી અને ગોઠવાયેલા મોડલનું કેવી રીતે મૂલ્યાંકન કરવું મૂળભૂત રીતે તેઓ આ વ્યાખ્યાન ના કેન્દ્ર હશે તેથી ચાલો એક નાનું ઉદાહરણ લઈએ કે જે આપણે અંત સુધી ઉપયોગ કરશો આ 14 અવલોકન એક નાનું સેમ્પલ છે કહીએ તો તે ફોર્બસ એક્વાગાર્ડના સર્વિસ એજન્ટ કે જે તમારા ઘરે આવે છે તેઓ જાય છે અને ઘરની મુલાકાત લે છે અને અમુક પ્રકારની સર્વિસ અથવા જો મશીન બંધ હોય તો રીપેરીંગ માટે અમુક સમય લે છે તેથી તેઓ કુલ લીધેલો સમય મિનિટમાં રિપોર્ટ કરશે કહીએ તો તેમણે વિવિધ ગ્રાહક માટે વિતાવેલો સમય અને એક દિવસમાં સર્વિસ કરેલા યુનિટ નો અંક તેથી ચાલો આપણે ધારીએ કે સર્વિસ એજન્ટ દરરોજ રાઉન્ડ પર જાય છે અને તેમણે પસાર કરેલો કુલ સમય બંધ કરે છે અને દિવસના અંતે કેટલા યુનિટ તેણે રિપેર કર્યા તે તેમના બોસને રિપોર્ટ કરે છે કહીએ તો આવા અમુક એજન્ટો શહેરમાં કરે છે અને તેમાંના દરેક પાછા આવે અને રિપોર્ટ કરે છે આપણે કહીએ તો આવા કોઈ એક માણસના અથવા તો જુદા જુદા માણસના 14 ડેટા બિંદુઓ છે કે જે તમે એકઠા કરેલ છે અને તેમાંથી આપણે અમુક પ્રશ્નોના જવાબ આપશું ધારોકે આપેલો ડેટા એજન્ટે આપેલ છે તેમણે કેટલો ટાઈમ વિતાવ્યો અને દરરોજ કેટલા યુનિટ રીપેર કર્યા આ વસ્તુ તમે અઠવાડિયા અથવા મહિના સુધી નિહાળશો અને એજન્ટ ની કામગીરી નક્કી કરવા માંગશો અને તેના અનુસાર પારિતોષિક અથવા તેને લગતું કંઈ કરશો કે તેની ઉત્પાદકતા વધારશે તેથી જો તમે લાગેલો સમય અને રિપેર થયેલા યુનિટની સંખ્યા વચ્ચે સંબંધ જાણતા હો તો એવું બનશે કે જો કોઈ વધારે સમય લેતો હોય અને કોઈ રીપેરીંગ થતું ન હોય તો પછી તેમાં અમુક બિનકાર્યક્ષમતા છે તે યાત્રા વગેરેમાં બસ ટાઈમ બગાડે છે તેથી આપણે સાચું શોધવું જરૂરી છે તેથી અહીંયાં હતું સર્વિસ એજન્ટ કામગીરી નક્કી કરવાનો છે અને કામગીરી ને પ્રોત્સાહન આપવું કે જેથી તે એજન્ટની ઉત્પાદકતા સુધરે તેથી આપણને યુનિટ ની સંખ્યા અને કોઈક દ્વારા લાગેલા સમય વચ્ચે સંબંધ બનાવવામાં રસ છે મેં દલીલ આપવા ખાતર અહીંયા A2 વેરિએબલ નો કેસ તમે જોઈ શકો તે રીતે સ્કેટર પ્લોટ પર દર્શાવેલ છે તેથી આ પ્લોટમાં યુનિટ ની સંખ્યા x અક્ષ પર અને મિનિટ y અક્ષ લીધેલ છે ટૂંકમાં ચર્ચા કરીશ કે આપણે યુનિટને સ્વતંત્ર વેરિએબલ અથવા મિનિટને આશ્રિત વેરિએબલ તરીકે મનપસંદ કરવો જોઈએ કે પછી ઊલટું પરંતુ અત્યાર પૂરતું મેં તેમને x અને y અક્ષ પર પ્લોટ કર્યા છે ડેટા નું વિસ્તરણ જુઓ એવું લાગશે કે આ બંને વેરિએબલ વચ્ચે રેખીય સંબંધ છે હવે આપણે રેખીય સંબંધ બનાવવા માંગીએ છીએ કારણકે ડેટાના વલણ પરથી આપણે માનીએ છીએ કે રેખીય સંબંધ છે ચાલો તે ધારણા સાથે આગળ વધીએ અને રેખીય મોડલ બનાવવા પ્રયત્ન કરીએ હવે ચોક્કસ ગાણિતિક આવ્યું કે જેમાં આપણે પ્રોબ્લેમને દર્શાવીએ આપણી પાસે સ્વતંત્ર વેરિએબલ ના ડેટા બિંદુ x છે આપણી પાસે ઉદાહરણમા n ડેટા બિંદુઓ છે જ્યાં n 14 છે અને y આશ્રિત વેરિએબલ છે કે જે આપણે અનુમાન માટે ઉપયોગ કરીશું અથવા કોઈપણ હેતુ કે જે આપણે આ મોડલ માટે ઈચ્છીએ આ કેસમાં આપેલા x અને y બંને તો જ મૂલ્યાંકન કરી શકીશ જો કોઈ એજન્ટ આવશે અને કહેશે કે આ સમય છે કે જે મે વિતાવ્યો અને આ યુનિટ ની સંખ્યા છે કે જે મે રિપેર કર્યા અને તેના ઉપરથી તમે એક મહિનો કે એક અઠવાડિયા માટે એજન્ટની ની કાર્યવાહીનું મૂલ્યાંકન કરશો તે આ મોડલ બનાવવાનો હેતુ છે તેથી આપણે શું કરીશું કે આપણી પાસે 14 અવલોકનો લીધેલા છે અને આપણે મોડલ બનાવવાના છીએ તેથી મેં કહ્યું તેમ આપણે નક્કી કરેલું છે કે રેખીય મોડલ સાથે જશુ અને સામાન્ય રીતે રેખીય મોડલ આ રીતે લખાય છે કે y અને x વચ્ચે અને તે કહેવાય છે કે દરેક ડેટા બિંદુ કોઈપણ y પાછળના કેસમાં તે સમય અથવા યુનિટ છે કે જે તમે અહીંયા આશ્રિત વેરિએબલ લીધા છે સ્વતંત્ર વેરિયેબલ ના શબ્દોમાં β0 કોનસ્ટંટ કે જે ઇન્ટરસેપ્ટ શબ્દ કહેવાય β1 વખત x i કે જ્યાં β1 સ્લોપ દર્શાવે છે તેથી β1 દર્શાવે છે કે કેવી રીતે x i માં ફેરફાર રિસ્પોન્સ વેરિએબલ y ને અસર કરે છે તેથી β0 કોનસ્ટંટ છે અને તે o સમૂહ શબ્દ છે પરંતુ xi સ્વતંત્ર વેરિએબલ આપેલ છે આપણી પાસે રહેલા કોઈપણ અવલોકનને મેળવવું શક્ય નથી અવલોકનમાં હમેશા કંઈક ભૂલ હોય છે અને તેને ε i વડે દર્શાવાય છે તેથી ε i ભૂલ દર્શાવે છે હવે આપણે પૂછવું જોઈએ કે આ ભૂલ શા માટે આવે છે આ ભૂલ ના અમુક કારણો હોઈ શકે છે આપણે xi ચોકસાઈથી અથવા yi ચોકસાઈથી ના માપ્યું હોય અથવા આપણે પસંદ કરાયેલું મોડલ x અને y વચ્ચેના સંબંધ સમજાવવા અપૂરતું હોય અને તેથી જે બધું આપણે સમજાવવા અસમર્થ હોઈએ તેને ε i વડે દર્શાવાય છે અને તેને મોડેલિંગ એરર કહેવાય છે તેથી આ ઓર્ડીનરી લીસ્ટ સ્ક્વેર રિગ્રેસન કે જેની સાથે આપણે વ્યવહાર કરવાના છીએ તેમાં આપણે ધારશુ કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ રચાય ત્યારે x i સ્વતંત્ર વેરિએબલ સંપૂર્ણપણે એરર રહિત છે આ કેસમાં આપણે x i ને સરખો માપ્યો છે x i ના રિપોર્ટિંગ માં કોઈ ભૂલ નથી બીજી તરફ આશ્રિત વેરિએબલ y i ભૂલ આવી શકે છે આપણે y i ના રિપોર્ટિંગ માં ભૂલ સ્વીકારશુ પરંતુ તે સિસ્ટમ એરર નહીં હોય કોઈપણ રેન્ડમ એરર છે આ રીતે આપણે ε i ને મોડેલીંગ કરીએ છીએ તમે પણ ε i ને મોડેલિંગ એરર તરીકે જોશો આ ખાસ કેસમાં જ્યાં તમે કહી શકો છો કે રેખીય મોડલ તે ફક્ત સત્ય નો અંદાજ છે અને કંઈપણ કે જે આપણે ન સમજાવી શકીએ તે બધું રેન્ડમ એરર તરીકે વર્ણવાય છે કંઈ પણ કારણ હોય પરંતુ સૌથી મહત્વનું છે તે નોંધ લેવી કે આ મોડલ એક ઓર્ડીનરી લીસ્ટ સ્ક્વેર પદ્ધતિ બનાવે છે કે જે સ્વતંત્ર વેરિએબલ માં કોઈ ભૂલ સ્વીકારતું નથી તેથી જ્યારે તમે સ્વતંત્ર વેરિએબલ પસંદ કરો છો ત્યારે એક વસ્તુ ખુબ જ સાવધાનીથી કરવી જોઈએ કે આ વસ્તુ 2 વેરિએબલ માં ખુબ જ સચોટ છે તેની ખાતરી કરવી જોઈએ જો તમારી પાસે A₂ વેરિએબલનો કેસ હોય તો તમારે સૌથી વધારે સચોટ હોય તેને સ્વતંત્ર વેરિએબલ તરીકે પસંદ કરવો જોઈએ ખરેખર તો તે એરરથી મૂકત જોઈએ તેથી ચાલો આપણે યુનિટ અને મિનિટ નો કેસ લઈએ ખાસ કરીને સર્વિસ એજન્ટ દ્વારા રીપેર થયેલા યુનિટની સંખ્યા નુ રિપોર્ટિંગ સચોટ થશે કારણકે તેની પાસે દરેક કસ્ટમરની રીસીપ્ટ હશે કે જે કહેશે કે યુનિટ સર્વિસ કરવામાં આવ્યું છે સર્વિસ એજન્ટે એકઠી કરેલી રીસીપ્ટ ની સંખ્યા રિપેર થયેલા યુનિટ ની ચોક્કસ સંખ્યા દર્શાવશે તેથી ત્યાં કોઈ એરર નહીં હોય જ્યાં સુધી કોઇક પોતાની જાતે આ વસ્તુ નહિ લખે લખવામાં આવેલી એરર તેને ચોક્કસ રીતે ગણી શકાય છે તમને ચોક્કસ આઈડિયા હોય છે કે તે અખંડ આંકડા એરર ના હોઈ શકે અને બીજી બાજુ ઘણા કારણો ને લીધે વિતાવેલો સમય બદલાય શકે છે એક કારણકે તે વ્યક્તિએ દિવસનો શરૂઆતનો સમય અને દિવસના અંતે ઓફિસે પાછા ફરેલા સમયનું રિપોર્ટિંગ કરાવેલ હોય છે અને તેમાં ફક્ત સર્વિસ ના સમય નો જ નથી સમાવેશ થતો પરંતુ સ્થળ પ્રમાણે યાત્રાનો સમય પણ હોય છે યાત્રાનો સમય બદલાય શકે છે તે દિવસના સમય સાથે ટ્રાફિક ના આધારે બદલાય શકે છે તે કોઈ ભિડના કારણે પણ બદલાઈ શકે છે અથવા કોઈ ખાસ ઘટના પણ બનેલો હોય તેથી આ સમયે કે જે આપણે રિપોર્ટ કર્યો તેમા બીજા ઘણા પરિબળો નો સમાવેશ થાય છે કે જે આપણે ચોક્કસ રીતે ધ્યાનમાં લીધા નથી નહીં કે સર્વિસ એજન્ટ સ્ટોપવોચ લઈ જશે અને રીપેરીંગ નો ચોક્કસ સમય માપે ખાસ કરીને તમે કૂલ સમય નું રિપોર્ટિંગ કરશો કે જે દરેક યુનિટને સર્વિસ કરવા અને યાત્રા કરવામાં લાગ્યો આ પ્રકારના ડેટા તમને મળી શકે તેથી તમારે આ મિનિટો ને એક અનુમાન તરીકે આદર આપવો જોઈએ તમે એવું ના કહી શકો કે તે ફક્ત સર્વિસ માટેની છે પરંતુ ઘણા બીજા પરિબળો પણ હોઈ શકે કે જેને તમે રેન્ડમ એરર તરીકે જોશો તેથી આ કેસમાં યુનિટને x તરીકે પસંદ કરવું સારું રહેશે કારણકે તે ચોક્કસ છે અને તેમાં કોઈ એરર નથી અને મિનિટ y તરીકે આશ્રિત વેરિએબલ ધ્યાન રાખો કે ક્યાં એવી કોઈ દલીલ પણ હોઈ શકે છે કે તમારે હંમેશા જે વેરિએબલનું અનુમાન કરવું છે તેને આશ્રિત વેરિએબલ તરીકે પસંદ કરવો જોઈએ એક વખત મોડલ બની ગયા પછી એવું જરૂરી નથી તમે હંમેશા આ મોડલ ના ઉપયોગ નો નિર્ણય લઈ શકો છો એ અનુમાન કરવા કે x આપે છે y અથવા y આપે છે x તેથી તે કોઈ બાબત નથી કે તમે આ આ સમીકરણને કઈ રીતે ઘાટ આપો આ મોડલ તમે કેવી રીતે બનાવો જ્યારે તમે ઓર્ડીનરી લીસ્ટ સ્ક્વેર લાગુ કરો છો ત્યારે તે ખાતરી કરવી ખૂબ જ અગત્યની છે કે સ્વતંત્ર વેરીએબલ સૌથી ચોક્કસ માપ છે અથવા તો તે સત્યને શક્ય એટલૂ ખૂબ જ નજીકથી દર્શાવે છે જ્યારે y મા બીજા પરિબળો અથવા એરર વગેરેનો સમાજ થાય છે અને આ પદ્ધતિ તેના માટે સહનશીલ છે તેથી આ બીજી તરફ જશે જો x અને y બંને નોંધપાત્ર એરર ધરાવતા હોય પછી તમારે બીજી પદ્ધતિ ધ્યાનમાં લેવી જોઈએ કે જેને ટોટલ લીસ્ટ સ્ક્વેર અથવા પ્રિન્સિપાલ કોમ્પોનન્ટ રિગ્રેસન કહેવાય છે કે જેની વાત આપણે પછી કરશું તેથી મૂળભૂત રીતે હું શું કહું છું કે હેતુ આધારિત માપની ગુણવત્તાના આધારિત સ્વતંત્ર અને આશ્રિત વેરિએબલ ક્યાં છે તે એક વખત નક્કી થઈ જાય પછી તમે આગળ વધી શકો છો કહીએ તો n અવલોકનો આપેલા છે β0 અને β1 ના શ્રેષ્ઠ અનુમાન શું છે મેં કહ્યું હતું તેમ β0 એ ઇન્ટરસેપ્ટ પેરામીટર છે અને β1 સ્લોપ છે ખરેખર ભૌમિતિક રીતે β0 નું અર્થઘટન કરે છે જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે β0 ની કિંમત y દર્શાવે છે હવે જ્યારે તમે x0 મૂકશો અને જો કે આ રેખા y અક્ષ ને ક્યાં છેદે છે આ વર્ટિકલ અંતર β0 છે અને સ્લોપ કે જે આ રિગ્રેસન રેખાનો સ્લોપ દર્શાવે છે તે β1 છે તેથી તમે ઇન્ટરસેપ્ટ અને સ્લોપ નું અનુમાન લગાવો છો તેથી હવે β0 અને β1 નો અંદાજ લગાવવા માટે શું પદ્ધતિ છે આપણે શું કરશુ કે આપણે એક પ્રકારનો વિચારથી પ્રયોગ કરશું β0 અને β1 ને તમે કોઈ કિંમત આપશો અને રેખા દોરશો તેથી આપણે વિવિધ લોકોને β0 અને β1 ની કિંમત પૂછ્શુ અને કહીએ તો તેને અનુરૂપ રેખા દોરશુ ફરીથી રેખાના આકાર કે જે સ્લોપ અને ઇન્ટરસેપ્ટ β0 અને β1 ની કિંમત કિંમતો મુજબ અલગ મળશે એક વખત આ પૂર્ણ થયા પછી આપણે પાછા જઈશું અને અવલોકન કરેલી કિંમત અને રેખા વચ્ચેનું ડેવિએશન શોધીશું આ ખાસ કેસમાં આપણે કહીશું કે અવલોકન કરેલી કિંમત xi ને અનુરૂપ yi છે અને તે 8 છે હવે આ રેખા માટે જો આ ખાસ સમીકરણ સાચું હશે તો આ y ની અનુમાન કરેલી કિંમત છે તેનો મતલબ કે x i ની આપેલી કિંમત માટે અહીંયા સમીકરણ પ્રમાણે y ની કિંમત અંદાજિત કરવામાં આવી હોય તેઓ માની શકાય અને પછી અવલોકન કરેલી કિંમત અને અંદાજિત કરેલી કિંમત વચ્ચે નું ડેવિએશન કે જે રેખા પર વર્ટિકલ અંતર હશે જેને આપણે એસ્ટીમેટેડ એરર કહીએ છીએ તેથી તમે જાણતા નથી કે ખરેખર કેટલી એરર છે પરંતુ જો તમે β0 β1 ની કિંમતો ધારશો તો તરત જ હું રેખા અને બિંદુ વચ્ચેનું વર્ટિકલ અંતર માપી એરર નો અંદાજ કરું છું આપણે દરેક માહિતી બિંદુ માટે આ એરર નો અંદાજ કરીશું તેથી આપણે દરેક ડેટા બિંદુ yi માટે દરખાસ્ત કરેલા પેરામીટર β0 અને β1 નો ઉપયોગ કરી ei ની ગણતરી કરીશું અને સ્વતંત્ર વેરિએબલ ની કિંમત માટે આપણી પાસે બધા અવલોકનો છે હવે આપણે શું કરશુ કે આપણે તેને મેટ્રિક તરીકે કહી શકીએ સૌથી ઉત્તમ રેખા કઈ છે આપણે દરખાસ્ત કરી કે સૌથી ઉત્તમ રેખા 1 છે કે જે ડેવિએશન અથવા અંતર ઘટાડે છે તેથી બધા માહિતી બિંદુ માટે આપણે આ અંતર કે જે ભૌમિતિક અંતર છે તેની ગણતરી કરીશું તે બીજું કશું નહીં પરંતુ આપણે ગણતરી કરેલી કિંમતનો વર્ગ અને બધા માહિતી બિંદુ n પર કરેલો સરવાળો છે અને આપણે β0 અને β1 શોધવા પ્રયત્ન કરીશું કે જે કુલ વર્ગની કિંમત અથવા વર્ટિકલ અંતર ના સરવાળા ને ઓછો કરે અથવા રેખા અને બિંદુ વચ્ચે અંતર ઘટાડે તેથી લિસ્ટ સ્ક્વેર ની રીત અથવા ઓર્ડીનરી લિસ્ટ સ્ક્વેર ની રીત મા ઉત્તમ રેખા t ની કલ્પના એ છે કે જે રેખા બિંદુઓ અને દરખાસ્ત કરેલી રેખા વચ્ચેનું વર્ટિકલ અંતર ઓછું કરે હવે એક વખત આ સમીકરણ બની ગયા પછી આપણે β0 અને β1 ની ઉત્તમ કિંમત આપી શકીએ કે જે બિંદુઓ અને રેખા વચ્ચેનું વર્ટિકલ અંતર ઓછું હોય અને β0 β1 તમને અત્યારે પૂછવા કરતા તે અત્યારે એનાલિસિસની રીતે કરી શકાય હું આ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ હલ કરવા પ્રયત્ન કરું છું મતલબ કે આ ઓછું થાય આ ઓછું કરે તેવા β0 β1 શોધો અને તેને અનકંસ્ટ્રેઈંડ ઓપ્ટિમાઇઝેશન કહેવાય આ પ્રોબ્લેમ માં જો β0 ને 0 કરીએ અને 2 પેરામીટર વચ્ચે તફાવત કરીએ તેને ફર્સ્ટ ઓર્ડર કન્ડિશન કહેવાય છે તમારા માંથી જે પણ થોડું ઓપ્ટિમાઇઝેશન ની ગણતરી જાણતા હશો તેને ખબર હશે કે આ સમીકરણ મા β0 ને 0 કરવાથી મળતું સમીકરણ અને β1 ને 0 કરવાથી મળતા સમીકરણ નો તફાવત લઈ અને મારે આ પરિણામે મળતા સમીકરણના સમૂહ ને ઉકેલવાના છે અને અંતે મને β0 અને β1 નો ઉકેલ પણ મળી જશે કે જે સમ સ્ક્વેર્ડ એરર ઘટાડે તેથી લિસ્ટ સ્ક્વેર ટેકનીક β0 અને β1 ની ઉત્તમ કિંમત મેળવવા માટે આ માપદંડ નો ઉપયોગ કરે છે ખરેખર હું બીજા કોઈ મેટ્રિક ઉપયોગ કરીશ એવું કઈ તમે વિરોધ કરી શકો છો કદાચ મે એબ્સોલ્યુટ કિંમત નો ઉપયોગ કર્યો હોત તે આ પ્રોબ્લેમને વધારે મુશ્કેલ બનાવત આ પદ્ધતિ ની દરખાસ્ત 1700 માં ગાઉસ અને લીજેંડર દ્વારા થઈ હતી તે ખુબ જ વિખ્યાત પદ્ધતિ થઈ ગયેલ છે જોકે આજકાલના વર્ષોમાં બીજી પદ્ધતિઓ એ સ્થાન લીધેલું છે તેથી લિસ્ટ સ્ક્વેર પદ્ધતિ ખુબજ વિખ્યાત તકનીક છે તે તમને સરળ કેસ માટે એનાલિસિસ ના પેરામીટર આપશે તેથી તમને β0 નું અનુમાન મળશે આ મળેલા અનુમાન ને તમારે સત્ય તરીકે વર્તવું ના જોઈએ તે માહિતી માંથી મળેલ અંદાજ છે જો તમે મને વિવિધ સેમ્પલ આપશો તો મને અલગ અંદાજ મળશે તે યાદ રાખો આ અંદાજ ફક્ત આપેલા સેમ્પલ નું સમીકરણ છે તેથી આપણે કહી શકીએ કે તે હંમેશા અંદાજીત સંખ્યા છે અને β1 ની અંદાજિત કિંમત એ x અને y વચ્ચેના ક્રોસ કોવેરીયાંસ ને x ના વેરીયાંસ વડે ભાગવાથી મળે છે તમે તે સાબિત કરી શકો છો તેથી યાદ રાખો કે આ ક્રોસ કોવેરીયાંસ ખાસ કરીને પીઅરસન કોરિલેશન કોએફીસીએંટને સમાન છે તેથી પીઅરસન કોરિલેશન કોએફીસીએંટ 1 અથવા 1 થી નજીક હતો અને તમે એવું અર્થઘટન કરી શકો કે ત્યાં કોઈ રેખીય સંબંધ છે તે જ રીતે તમે જોઈ શકો છો કે β̂1 તે કોએફીસીએંટ નું સમીકરણ છે તે x અને y વચ્ચેના ક્રોસ કોવેરીયાંસ અને β0 પર આધાર રાખે છે અહીંયા મળતું ઇન્ટરસેપ્ટ બીજું કશું નહીં પરંતુ y β 1 ની અંદાજિત કિંમત અને x સરેરાશ નો ગુણાકાર છે આ તમારો ઇન્ટરસેપ્ટ પેરામીટર છે ખરેખર કોઈક એવું પૂછી શકે કે જે હું પહેલેથી જાણો શું કે જો x 0 છે અથવા y 0 છે આ એક ખાસ કેસમાં જો તમે કોઈ યુનિટ સર્વિસ નથી કર્યા મતલબ કે તમે કોઈ યાત્રા નથી કરી કહીએ તો તમે રજા પર છો તો પછી ચોક્કસ તમારી પાસે સર્વિસ નો સમય 0 હશે તેથી હું જાણું છું કે આ ખાસ કેસમાં જો તમે 0 યુનિટ પર કાર્ય કર્યું તો તમે કોઈ સમય લીધેલો નહીં હોય તેથી ઇન્ટરસેપ્ટ ને 0 માંથી પસાર થવું પડશે જો તમે જાણતા હોય અને આ રેખાને 0 0 ઉદ્ભવ માંથી પસાર કરવા દબાણ કરતા હોય તો પછી તમારે β0 ને અંદાજિત ન કરવું જોઈએ તમારે આ પેરામીટર ને હટાવી અને સરળ રીતે y β1 x લખવું જોઈએ અને આ કેસમાં β1 નું પરિણામ Sxy બાય Sxx હશે સ્વીકારવું જોઈએ કે આ Sxy સરેરાશ વિશેનો ક્રોસ કોવેરીયાંસ નથી પરંતુ 0 વિશે છે તેનો મતલબ કે આ સમીકરણમાં તમે xy0 મૂકશો અને તમને મળશે બધા માહિતી બિંદુ પર અંકમાં σxy ભાગ્યા σxi નો વર્ગ નહીં કે σxi x નો વર્ગ તેથી મૂળભૂત રીતે તમે 0 ની આસપાસ વેરીયાંસ અને 0 0 0 ની આસપાસ ક્રોસ કોવેરીયાંસ લઈ રહ્યા છો પછી તમને β1 ની અંદાજે કિંમત મળશે ખરેખર આ કેસમાં β0 ને 0 કરવામાં આવે છે તેથી રેખા 0 0 માંથી પસાર થશે અને તમને બીજો સ્લોપ મળશે તમે રેખાને 0 0 માંથી પસાર થવા દબાણ કરો છો યાદ રાખો કે તમે આ કરો ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કારણકે જ્યાં સુધી તમને ખાતરી નથી કે તે ઉદ્ભવ માંથી પસાર થવી જોઈએ ત્યાં સુધી તમારે દબાણ ન કરવું જોઈએ આ વસ્તુ તમને ખરાબ t આપશે જો તમે આ જાણતા હોય અને છતાં પણ માંગણી કરો તો તે ભૌતિક અર્થમાં છે પછી તમે તમારા અધિકાર માં હશો અને β0 0 ને દબાણ કરશો આ સરળ રીતે તમે 0 ની નજીક ક્રોસ કોવેરીયાંસ અને વેરીયાંસ લઈ તેને અનુરૂપ સરેરાશ લીધા વિના કરી શકો છો તેથી જ્યાં સુધી ઉકેલ મેળવવાની ચિંતા છે અત્યારે એક વખત તમને ઉકેલ મળી જાય પછી તમે આપેલ xi માટે પૂછી શકો છો કે તેને અનુરૂપ yi ની આ મોડલનો ઉપયોગ કરી અંદાજિત કિંમત શું છે તેથી તમે xi ની કિંમત આ અંદાજિત મોડલમાં લગાવશો કે જે અંદાજિત પેરામીટર β̂0 અને β̂1 ઉપયોગ કરે છે અને આ અંદાજ ને હું ŷ1 કહીશ તે કોઈપણ xi માટે અંદાજિત સંખ્યા છે તેને અનુરૂપ yi મોડલનો ઉપયોગ કરી અંદાજિત કરી શકું છું અને ભૌમિતિક રીતે જો તમે આપેલા બિંદુ માટે yi ની ધારણા કરવા પ્રયત્ન કરશો તો તે રેખા પર રહેશે તમે આ રિગ્રેસન રેખા અને તમે તે રેખા પરના બિંદુ કે જે દરેક બિંદુ માટે yi દર્શાવે છે માંથી પસાર થતી ઊભી રેખા દોરશો તેથી આ બિંદુ માટે તેને અનુરૂપ આ રેખા પર મૂળભૂત રીતે ધારેલી કિંમત મળશે જો આ ઉત્તમ t રેખા હશે લિસ્ટ સ્ક્વેર ના અર્થમાં બ્લુ રેખા ઉત્તમ t રેખા દર્શાવે છે તેથી આ તમે કોઈપણ નવા બિંદુ કે જે તમે તાલીમ સમૂહમાં લીધા નથી તેના માટે પણ કરી શકો છો ચાલો આપણે થોડા બીજા માપદંડો જોઈએ કે જે તમે મેળવી શકો છો આપણે કોએફીસીએંટ ઓફ ડીટર્મિનેશન r સ્ક્વેરડ ની વાત કરી શકીએ જે આ રીતે દર્શાવે છે તે ફક્ત 1 અવલોકનની કિંમત અને અંદાજિત કિંમત ના તફાવત ના વર્ગ નો સરવાળો બધા માહિતી બિંદુ માટે કરી તેને y ના વેરીઆંશ કે જે 2 વડે ભાગવાથી મળે છે તેથી ખરેખર r સ્ક્વેરડ ની કિંમત 0 અને 1 વચ્ચે મળશે તેથી તેનું અર્થઘટન કેવી રીતે કરવું છેદ એ yi ની વધઘટ છે તેના દ્વારા તમે શું કહેશો જો તમારી પાસે ફક્ત yi હોય અને તમે વેરીઆંશ કેટલો છે તે શોધવા પ્રયત્ન કરો તો ખરેખર માહિતીમાં આપ્યા પ્રમાણે આ વસ્તુને n વડે ભાગો જે તમને y નો વેરીઆંશ આપશે તેથી તમે કહી શકો કે ડેટામાં આ વધઘટ રહેલી છે ધારોકે મેં મોડલ બનાવ્યું અને yi નો અનુમાન કરવા પ્રયત્ન કરું છું જો y પર xi ની અસર થતી હોય તો પછી મારે આ વધઘટ ઓછી કરવી જોઈએ જેથી હું સારુ અનુમાન કરી શકો અને yi અને ŷi નો તફાવત નીચો રહેવો જોઈએ જો y નક્કી કરવામાં xi ની અસર પ્રબળ હોય તેથી આ અંક વધઘટ દર્શાવે છે જે વેરિએબલ x અથવા સ્વતંત્ર વેરિએબલ xi વડે સમજાવેલ છે તેથી જો આ અંક અંદાજે છેદ જેટલો થતો હોય તો પછી તમને ખરેખર 1 મળશે અને R સ્ક્વેરડ 0 ની નજીક મળશે તેનો મતલબ કે y ને સમજાવવા પર xi ની ખૂબ જ ઓછી અસર છે કદાચ ત્યાં y અને x વચ્ચે કોઈ સંબંધ નથી જો બીજી તરફ આ અંક 0 ની નજીક હોય તો R સ્ક્વેરડ તમે 1 ની નજીક મેળવશો તે દર્શાવે છે કે xi એ yi ની વધઘટ સમજાવી શકે છે તેનો મતલબ કે xi અને yi વચ્ચે પ્રબળ સંબંધ છે તેથી 0 ની નજીક ની કિંમત નબળો t દર્શાવે છે 1 ની નજીક ની કિંમત સારો t દર્શાવે છે પરંતુ જો પ્રોબ્લેમ ત્યાં પૂર્ણ ન થઈ જાય જો તમે R સ્ક્વેરડ 1 ની નજીક મેળવો તો તમારે એ નિષ્કર્ષ ના લેવો જોઈએ કે કાર્ય પૂર્ણ થઈ ગયો અને રેખીય સંબંધ સારો છે વગેરે અને ઉદાહરણ તરીકે એન્સકોંબ ડેટા જો તમે 4 માહિતી સમય માટે એન્સકોંબ ડેટા શોધવા પ્રયત્ન કરો તો તમે બધી R સ્ક્વેરડ કિંમત 1 ની નજીક મેળવશો અને તેનો મતલબ એ નથી કે રેખીય સંબંધ સારો છે તમે કોઈ નિષ્કર્ષ લો અથવા નક્કી કરો કે રેખીય સંબંધ સારો છે તે પહેલા તમારે બીજા અમુક માપદંડ જોવા જોઈએ કોઈ કિંમત 1 ની નજીક મળે તે સારી શરૂઆત છે હા તમે થોડી ખાતરી કરી શકો છો કે રેખીય મોડલ yi અને xi વચ્ચે નો સંબંધ સમજાવી શકે છે ત્યાં બીજું પણ કંઈક છે જેને આપણે એડજસ્ટેડ R સ્ક્વેરડ કહીએ કે જે અત્યાર સુધી આવ્યું તે આ છે જો તમે છેદ તરફ જોશો તો કહી શકશો કે જો તમે કોઈ અચળ કિંમત ને અંદાજિત કરવા પ્રયત્ન કરશો ધારોકે તમે કહો xi પર કોઈ પ્રભાવ નથી અને yβi છોડી દીધું અને β0ને લીસ્ટ સ્ક્વેર ની રીતે અંદાજિત કરવા પ્રયત્ન કરો છો તમને જાણવા મળશે કે β0 ની ઉત્તમ કિંમત ખરેખર y છે તેથી આ છેદ ને તમે β0 પેરામીટર ને મોડલ જોડે બંધબેસતું કરવા માટે લઈ શકો બીજી બાજુ તમે મોડલને t કરવા માટે 2 અંક પેરામીટર ઉપયોગ કર્યા છે જ્યારે પણ તમે વધારે પેરામીટર ઉપયોગ કરો ત્યારે તમને સારો t મળે છે તેથી અંકમાં વેલ્યુ મળે છે કારણ કે તમે 2 પેરામીટર ઉપયોગ કર્યા છે જ્યારે છેદમાં ફક્ત 1 જ પેરામીટર ઉપયોગ કર્યો છે તેથી તમારે એ હકીકતની ગણના કરવી જોઈએ કે તમે સારો t મેળવવા માટે વધારે પેરામીટર ઉપયોગ કર્યા છે અને કારણ તે નથી કે ત્યાં yi અને xi વચ્ચે રેખીય સંબંધ છે તેથી તમારે પાછા જઈ એ વસ્તુ ની ગણના કરવી જોઈએ કે જેને આપણે કહીએ તો પેરામીટર ની સંખ્યા કે જે તમે ઉપયોગ કરી અથવા સ્વતંત્રતાની માત્રા કે જે તમે આ અંકના અનુમાન માટે ઉપયોગ કરી ઉદાહરણ તરીકે તમારી પાસે n બિંદુ છે અને p2 પેરામીટર છે તેથી p1 એ β1 બનશે અને અહીંયા n 2 એ અંકની વધઘટ ની સ્વતંત્રતાની માત્રા દર્શાવશે n 1 છેદની વધઘટ દર્શાવશે કારણકે તમે ફક્ત β0 નો ઉપયોગ છેદમાં કર્યો છે જ્યારે 2 પેરામીટર અંકનું અનુમાન કરવા માટે ઉપયોગ કરેલ છે તેથી તમારે તેને સ્વતંત્રતાની માત્રાની સંખ્યા થી ભાગી ગોઠવવું જોઈએ ખરેખર તો એડજસ્ટેડ R સ્ક્વેર આ ગોઠવણ કરે છે અને તે R સ્ક્વેરડ થી અલગ છે પરંતુ આ સૌથી ચોકસાઈ વાળો રસ્તો છે તે જાણવા માટે કે સ્વતંત્ર વેરિએબલ અને આશ્રિત વેરિએબલ સારુ રેખીય મોડલ છે આ કેસમાં p1 છે કારણકે મારી પાસે એક્સપ્લેનેટરી વેરિએબલ ફક્ત 1 જ છે પરંતુ આ કેસ ઘણા સ્વતંત્ર વેરિએબલ તરફ વધે છે જ્યાં p એ મોડલને સરખું બેસાડવા માટે ઉપયોગમાં લીધેલા સ્વતંત્ર વેરિયેબલ ની સંખ્યા છે અંતે આપણે R કમાન્ડ સાથે પૂર્ણ કરશુ રેખીય મોડલને બેસાડવા માટે વપરાતા R કમાન્ડ ને Im કહેવાય છે જો તમે માહિતી સમૂહ મેળવી લીધો હોય તો તમે કહી શકો છો કે ક્યા સ્વતંત્ર વેરિએબલ અને ક્યા આશ્રિત વેરિએબલ છે આ કેસમાં આપણે દર્શાવ્યું કે મિનિટ એ આશ્રિત વેરિએબલ છે અને યુનિટ સ્વતંત્ર વેરિએબલ છે આ વેરિએબલ છે કે જે માહિતી સમૂહ નો એક ભાગ બનાવે છે તેમને વેરિએબલ તરીકે વ્યાખ્યાયિત કરે છે અને તમે તેનો ઉપયોગ કરો છો તેથી માહિતી સમૂહ મેળવવાનું તમે પહેલેથી જોઈ લીધું મોડેલ બનાવવા માટે તમે Im નો ઉપયોગ કરશો તમે દર્શાવશો કે કયા સ્વતંત્ર અને આશ્રિત વેરિએબલ છે પછી તમને આઉટપુટ મળશે કે જે અહીંયા આપ્યું છે પહેલા તમને રેસીડ્યુઅલ ની શ્રેણી મળશે જેને હું બધા માહિતી બિંદુ માટે ε i ની અંદાજિત કિંમત કહીશ આ કેસમાં બધા 14 રેસીડ્યુઅલ માટે મહત્તમ કિંમત લઘુતમ કિંમત આપેલ નથી ફર્સ્ટ ક્વારટાઇલ સરેરાશમાં થર્ડ ક્વારટાઇલ આપેલ છે અને હવે હું ફક્ત 2 પેરામીટર તરફ જોઇશ β0 કે જે પહેલો ઇન્ટરસેપ્ટ જેને અહીંયા β0 અંદાજિત કિંમત કહેવાય અને સ્લોપ પેરામીટર ની કિંમત 15 5 આ ખાસ માહિતી સમૂહ માટે કરેલ છે હવે હું ફક્ત એક ખાસ વાત ઉપર ધ્યાન આપીશ કે જે R સ્ક્વેરડ ની કિંમત વિશે વાત કરે જે આપણે મોડલની ગુણવત્તા ચકાસવા સમજાવશું તે ખૂબ વધારે R સ્ક્વેરડ તમને મળે અથવા એડજસ્ટેડ R સ્ક્વેરડ છે તેથી આ પરથી આપણે નિષ્કર્ષ લઈ શકીએ કે રેખીય મોડલ x અને y વચ્ચેના સંબંધને ચોકસાઈથી સમજાવે છે પરંતુ અહીંયા આપણું કાર્ય પૂરું નથી થતું હજુ આપણે રેસીડ્યુઅલ એનાલિસિસ કરવાનું છે આપણે તમે કહો તેમ નક્કી કરવા માટે આલેખવાના છે અને નિષ્કર્ષ આપવાનો છે કે રેખીય મોડલ પર્યાપ્ત છે આપણે આ અને બીજી વસ્તુઓ કે જે આઉટપુટ આપે તે પછીના વ્યાખ્યાનમાં જોઈશું અને હું તે સમજાવીશ અમે તમને પછીના વ્યાખ્યાનમાં જોઈશું